આગળ આપણે ગુણાકારની સૂચનાને ધ્યાનમાં લઈએ છીએ હવે બે 8 બીટ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે મહત્તમ ગુણાકારનું કદ 16 બીટ સંખ્યા છે તેથી ઉદાહરણ તરીકે આ FF FF સેટ દ્વારા ગુણાકાર કરવાથી તે FE01 ઉત્પન્ન કરશે જે ફક્ત 65025 255 ને 255 વડે ગુણાકાર કરવામાં આવે છે અહીં આપણી પાસે જે સૂચના છે તે MUL AB છે અને આ સંપૂર્ણ સૂચના તમે જુઓ છો તે ઓપકોડ છે તેથી જો કે A B તેઓ અલગથી ઉલ્લેખિત છે પરંતુ આપણે સ્પષ્ટ કરી શકાય તેવા અન્ય કોઈ ઓપરેન્ડનો ઉપયોગ કરતા નથી અને દેખીતી રીતે એવું લાગે છે કે A અને B વચ્ચે કોઈ ભૂલ છે અલ્પવિરામ હોવો જોઈએ પરંતુ એવું કંઈ નથી તેથી સમગ્ર સૂચના MUL ખાલી A B છે અને ગુણાકાર માટે આ A અને B રજિસ્ટરમાં ગુણાકાર કરવાની બે સંખ્યાઓ હોવી જોઈએ અને પરિણામે આ B રજિસ્ટરમાં ઉચ્ચ ક્રમની બાઈટ હશે અને આ A રજિસ્ટરને નીચલા ક્રમની બાઈટ મળશે આ ચોક્કસ ગુણાકારના ઉદાહરણ માટે કે આપણી પાસે આ 0 1 છે તે A રજિસ્ટર પર જશે અને FE તે B રજિસ્ટર પર આવશે જેથી તમે 8051 માં ગુણાકાર કરી શકો તેવો બીજો કોઈ રસ્તો નથી વિભાગ DIV AB નો ઉપયોગ કરીને ડિવિઝન કામગીરી કરવામાં આવે છે તેથી અહીં પણ આપણી પાસે અન્ય ઓપરેન્ડનો ઉલ્લેખ કરવાની બીજી કોઈ રીત નથી તેથી તે A ને B વડે ભાગશે અને A ને ભાગ્ય મળે છે અને B ને બાકીનો ભાગ મળે છે જેથી તે નિશ્ચિત છે અને ઓવરફ્લો OV બીટનો ઉપયોગ તેને 0 એરર કંડીશન વડે વિભાજીત કરવા માટે થાય છે જો ત્યાં ઓવરફ્લો હોય તો ડિવિઝન ઓપરેશન પછી જો આ OV બીટ સેટ કરેલ હોય તો તેનો અર્થ એ થશે કે 0 દ્વારા વિભાજન ભૂલ હતી અને આ કેરી હંમેશા 0 પર સેટ કરવામાં આવશે તેથી પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર કેરી સેટ કરવામાં આવશે 0 થી તેથી તે ડિવિઝન કામગીરી છે તેથી આપણને ગુણાકાર ભાગાકાર મળ્યો છે જો તમને 8085 યાદ હોય તો આપણી પાસે 8085 માં કોઈ ગુણાકાર ભાગાકાર નથી પરંતુ 8051 માં આપણને ગુણાકાર અને ભાગાકાર મળ્યો છે જોકે પ્રકૃતિ માં માત્ર 8 બીટ છે તેથી જો તમે ઉચ્ચ કદના ગુણાકાર કરવા માંગો હોવ તો તમારે કેટલાક ગુણાકાર અલ્ગોરિધમનું પાલન કરવું પડશે જેના દ્વારા તમે એક સમયે 8 બીટ સંખ્યાઓનો ગુણાકાર કરી શકો છો તેથી દરેક 8 બીટ નંબરને એક અંક તરીકે ગણી શકાય તે મુજબ તમે એક ગુણાકાર અને ભાગાકાર અલ્ગોરિધમનો ઘડી કાઢવાનો પ્રયાસ કરી શકો છો બીજી સૂચના એ છે કે આપણે 8085 DA એ ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટરથી પણ પરિચિત છીએ તેથી અહીં પણ આપણી પાસે તે સંસ્કરણ છે પરંતુ 8085 ના કિસ્સામાં તમને યાદ છે કે DAA આ આખી વસ્તુ એક જ શબ્દ હતી આ 8051 માં આપણને શબ્દ તરીકે DA અને બીજા શબ્દ તરીકે A મળ્યો છે પરંતુ ફરીથી તમારી પાસે A સિવાય અન્ય કોઈ ઓપરેન્ડ હોઈ શકે નહીં તેથી આ ઓપરેન્ડ નિશ્ચિત છે તેથી આ ઓપરેન્ડ નિશ્ચિત છે તેથી તમે તેને સુધારી શકતા નથી તેથી જે જરૂરી છે તે એ છે કે આપણે ગુણાકાર કરવો જોઈએ આપણે આ ઉમેરણ કરવું જોઈએ અને પછી કદાચ આપણે આ ગોઠવણ કરી શકીએ ઉદાહરણ તરીકે આ કિસ્સામાં આપણે નંબર 23 h ને A રજિસ્ટરમાં 29 h ને B રજિસ્ટરમાં ખસેડીએ છીએ અને ધારીએ છીએ કે આપણે તેમને દશાંશ સંખ્યા તરીકે ગણી રહ્યા છીએ તેથી જો તે a b ઉમેરા હોય તો હેક્સાડેસિમલ ના કિસ્સામાં મૂલ્ય 4 C h છે તો આ ચોક્કસ ઉદાહરણમાં આપણે શું જોઈએ છે તે એ છે કે આપણે દશાંશ ઉમેરણ કરીશું જે 9 વત્તા 3 12 છે તેથી 2 1 કેરી પછી 2 વત્તા 2 4 વત્તા 1 5 52 તેથી પરિણામ જે આપણે અપેક્ષા રાખીએ છીએ તે 52 છે પરંતુ જો તમે સામાન્ય ઉમેરણ કામગીરી કરશો તો તમને A B ઉમેરો મળશે જ્યાં તે આપણને 4 C હેક્સ આપશે અને આપણે જાણીએ છીએ કે આમાંથી આ હેક્સાડેસિમલ નંબરમાંથી અનુરૂપ BCD નંબરમાં રૂપાંતર કરવા માટે તેથી આપણે ઉમેરા પછી નીચલા ક્રમની નિબલમાં છ ઉમેરવું પડશે તેથી 6 ઉમેરવામાં આવે છે તેથી 4 સાથે આ વત્તા 6 ની બરાબર છે તેથી 4 c તમે માંથી સંખ્યા 52 થશે જેથી આપણે BCD નંબરમાં કન્વર્ટ કરવા માટે આ દશાંશ એડજસ્ટ સૂચના કરી શકીએ તાર્કિક સૂચનાઓ આપણી પાસે જે તાર્કિક સૂચનાઓ છે તે AND OR XOR અને NOT છે તેથી આ બીટવાઇઝ લોજિક ઓપરેશન્સ છે પછી આપણને ચોખ્ખું મળે છે તેથી આપણે બીટ ને ચોખ્ખું કરી શકીએ છીએ તેથી આપણે રજીસ્ટરને ફેરવી શકીએ છીએ રજીસ્ટરને કેરી વગેર વગર કેરી વડે ફેરવી શકાય છે પછી આપણને અદલાબદલી એટલે કે નિબલ્સની અદલાબદલી મળી છે તેથી આ તર્ક સૂચનાઓ તેઓ PSW રજિસ્ટરમાં ફ્લેગ્સને અસર કરતા નથી તેથી આ તર્ક સૂચનાઓ PSW ફ્લેગ્સને અસર કરશે નહીં તે ધ્યાનમાં લેવું એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે તેથી આ તપાસ કરતી વખતે આપણે સાવચેત રહેવું જોઈએ તેથી ANL એ AND તાર્કિક છે તેથી આ bitwise anding કરવામાં આવશે પછી આપણી પાસે OR લોજિકલ માટે ORL xoring ઑપરેશન માટે XRL અને કોમ્પ્લીમેન્ટ માટે CPL છે તેથી આ એવા ઉદાહરણો છે જેના દ્વારા આ તાર્કિક કામગીરી કરવામાં આવે છે પછી એડ્રેસ મોડ છે તેથી આપણે આ ANL છે અને સૂચના મેળવી શકીએ છીએ તેથી તમે અલ્પવિરામ બાઈટનો ઉલ્લેખ કરી શકો છો જ્યાં ઓપરેન્ડમાંથી કોઈ એક રજિસ્ટર સંચયક અને બાઈટ સાથે ડાયરેક્ટ હોઈ શકે છે તેથી તમારી પાસે સીધો 8 બીટ નંબર હોઈ શકે છે તમે R 0 R 1 દ્વારા પરોક્ષ રીતે નોંધણી કરાવી શકો છો અથવા તમારી પાસે હોઈ શકે છે તેથી તમારી પાસે તાત્કાલિક નંબર હોઈ શકે છે તેથી હેશ જેમ તમે કહી શકો AND લોજિકલ તમે ANL A 52h કહી શકો A ને 52 હેક્સ સાથે આપવામાં આવશે જેથી તે તાત્કાલિક મોડ છે તેથી તમારી પાસે આ ડાયરેક્ટ મોડ હોઈ શકે છે જેમ કે તમે ANL A52h કહી શકો છો તેથી આનો અર્થ એ થાય છે કે મેમરી લોકેશનની a will be anded કન્ટેન્ટ 52 તેથી તેની સાથે anding થઈ જશે તેથી તે ડાયરેક્ટ મોડ છે પછી આપણે અહીં પરોક્ષ રીતે નોંધણી કરાવી છે તેથી આપણે R0 R1ના સંદર્ભમાં લખી શકીએ છીએ તેથી તમે ANL AR0 તેથી R 0 અને R 1 લખી શકો છો જેથી તમે કહી શકો કે તે બે રજીસ્ટર છે તો આપણી પાસે છે તે પરોક્ષ રીતે રજીસ્ટર થયેલ છે અથવા તમારી પાસે ડાયરેક્ટ રજીસ્ટર છે તેથી તમે ANL AR0 કહી શકો છો તેથી R 0 ને A રજિસ્ટર સાથે AL સાથે જોડવામાં આવશે તેથી આ રીતે આપણે અલગ અને તાર્કિક સૂચના મેળવી શકીએ છીએ અથવા આપણી પાસે બીજી રીતે બાઈટ હોઈ શકે છે તો આ ગંતવ્ય છે તેથી ડાયરેક્ટ બાઈટ અને એ બાઈટ કોન્સ્ટન્ટ હોઈ શકે છે જેનો ઉલ્લેખ પણ કરી શકાય છે અને બાઈટ હેશ કોન્સ્ટન્ટ પણ હોઈ શકે છે પછી આપણે CPL A જેવી આ કોમ્પ્લીમેન્ટ સૂચના મેળવી શકીએ છીએ A રજિસ્ટર પૂરક બનશે અને આપણને ત્યાં મૂલ્ય મળશે તેથી આપણે અન્ય બિટ્સને અસર કર્યા વિના વ્યક્તિગત બિટ્સને નીચા પર દબાણ કરી શકીએ છીએ જેમ કે તમે કહી શકો છો કે આ એક બીટ પ્રકારની વસ્તુ છે તેથી ANL PSW 0xE7 તેથી E7 બીટ પેટર્ન 11100111 તેથી જ્યારે તમે PSW સાથે અનેિંગ કરો છો તેથી PSW આ બે બિટ્સ 0 પર સેટ થશે બાકીના PSW નોંધાયેલ બિટ્સ તેની અગાઉની કિંમત ચાલુ રાખશે અથવા તમે તમારા જેવા વ્યક્તિગત બિટ્સને દબાણ કરી શકો છો ORL PSW 0x18 કહી શકે છે તેથી PSW રજિસ્ટરમાં બિટ્સના અગાઉના મૂલ્યો ગમે તે હોય આ બે બિટ્સ એક પર સેટ કરવામાં આવશે તેથી જ્યારે તમે રજિસ્ટર બેંકો બદલતા હોવ ત્યારે આ ઉપયોગી છે કે પછી તમારી પાસે ચાર રજિસ્ટર બેંક રજિસ્ટર બેંક પસંદગીના બિટ્સ છે તેથી અન્ય PSW બિટ્સને અસર કર્યા વિના તેથી જો તમે આ બેંકને બદલવા માંગતા હોવ તો તમે આ OR સૂચનાનો ઉપયોગ કરી શકો છો અથવા AND સૂચના કહી શકો છો તેથી તમે જે બીટ પેટર્ન સેટ કરવા માંગો છો તેના આધારે તમે xrl સૂચના દ્વારા કોમ્પ્લીમેન્ટ બિટ્સ મેળવી શકો છો તેથી આ P1 ના PSW ના ફક્ત આ બીટ નંબર છને પૂરક બનાવશે અન્ય તાર્કિક સૂચનાઓ આપણને સ્પષ્ટ મળી છે આપણને ડાબી બાજુ રોટેટ મળ્યું છે અને પછી કૅરી થ્રુ એક રોટેટ બાકી છે તેથી આ carry ને પણ અસર થશે RL સૂચના carry ને અસર કરશે નહીં પરંતુ RLC સૂચના carry ને અસર કરશે આરઆર જમણે ફેરવશે RRC કેરી દ્વારા જમણે ફેરવશે અને સ્વેપ કરશે તે સંચિત નિબ્બલ્સ સ્વેપ કરવામાં આવશે તેથી આ સ્વેપ અન્ય સૂચનાઓ આપણે 8085 માં જોઈ છે તે પણ તે પરિભ્રમણ સમાન છે જે આપણને 8085 માં મળ્યું છે પરંતુ સંચયકના બે નિબલ્સને સ્વેપ કરો તેથી ક્લિયર A તમામ બિટ્સને 0 પર સેટ કરશે તે તમામ બિટ્સ અથવા એક્યુમ્યુલેટરને 0 પર ફરીથી સેટ કરશે તેથી તમે ક્લિયર બાઈટ પણ કહી શકો છો જ્યાં બાઈટ ડાયરેક્ટ મોડમાં ઉલ્લેખિત છે તેથી તમે બાઈટનો ઉલ્લેખ કરી શકો છો પછી Ri સાફ કરો તેથી આ i 0 થી 7 હોઈ શકે છે તે બધા રજીસ્ટર R 0 થી R 7 તે બધા રજીસ્ટર આવી શકે છે તેથી આપણે આ બધા રજીસ્ટરો સ્પષ્ટ કરી શકીએ છીએ પછી રી સાફ કરો તેથી આ નોંધાયેલ પરોક્ષ મોડમાં છે તેથી તમે અમુક મેમરી સ્થાન સાફ કરી શકો છો તેથી આ રીતે તમે કેટલાક મેમરી સ્થાનોના બિટ્સને સાફ કરી શકો છો આ RL A સૂચના છે તેથી જેમ હું કહેતો હતો કે તે ડાબી બાજુ ફેરવશે તેથી આ MSB કે જે આપણી પાસે છે તે ઓછામાં ઓછી નોંધપાત્ર સ્થિતિમાં આવશે અને આ બિટ્સ એક સ્થાન દ્વારા શિફ્ટ થશે પછી આપણને જમણે ફેરવવા મળ્યું છે તેથી જમણે ફેરવો જો આ ખોટું હોય તો આ RL હોવું જોઈએ તો પછી RR તેથી આ જમણે ફેરવો તેથી અહીં આ જમણે ફેરવાય છે તેથી આ બિટ્સ અહીં જશે અને આ બીટ આ LSB પર આવશે MSB સ્થિતિ પર આવશે જેથી તે જમણે ફેરવો પછી આરઆરસી તેથી તે કેરી દ્વારા જમણે ફેરવવામાં આવે છે તેથી આ કેરી MSB પોઝિશન પર આવે છે અને આ LSB પોઝિશન લઈ જાય છે અને બાકીના બિટ્સ શિફ્ટ થાય છે તેથી અને તે જ રીતે આપણે RLC કરી શકીએ છીએ જ્યાં આ કેરી LSB પર આવશે MSB લઈ જશે અને બાકીના બિટ્સ શિફ્ટ થઈ જશે તેથી આ ઉદાહરણો છે જેના દ્વારા આપણે આ વસ્તુ કરી શકીએ છીએ તો અહીં પણ તમને આ સેટ b સૂચના મળે છે જે એક ચોક્કસ બીટ સેટ કરવા માટે છે તેથી સેટ b c કેરી બીટને 1 પર સેટ કરશે ડાબી બાજુ શિફ્ટ એ 2 વડે ગુણાકાર કરવા સમાન છે અને જમણી બાજુ 2 વડે ભાગાકાર થાય છે તેથી જો તમે કોઈપણ સંખ્યાને 2 વડે ગુણાકાર કરો તો તે એક સ્થાનથી ડાબે શિફ્ટ થાય છે અને જો તમે 2 વડે ભાગતા હોવ તો તે જમણી બાજુનું સ્થળાંતર છે જે એક પદ દ્વારા થાય છે તેથી આ એક ઉદાહરણ છે પ્રથમ સૂચના MOV A3 છે તેથી આપણને સંચયકમાં તાત્કાલિક નંબર 3 મળે છે પછી આપણે કેરી સાફ કરીએ છીએ અને પછી આપણે એકવાર RLC સૂચનાને એક્ઝિક્યુટ કરીએ છીએ carry મારફતે ડાબી બાજુએ ફેરવીએ છીએ તેથી શું થાય છે કે આ કેરી ઓછામાં ઓછી મહત્વની સ્થિતિમાં આવે છે અને આને આગળની સ્થિતિમાં ખસેડવામાં આવે છે પરિણામે આપણને જે સંખ્યા મળે છે તે 6 છે તમે જુઓ છો કે તે 2 વડે ગુણાકાર છે જો તમે વધુ એક પગલું કરો છો તો શું થશે તેથી અન્ય 0 શિફ્ટ થાય છે તેથી આ 11 વધુ એક સ્થાન દ્વારા શિફ્ટ થાય છે તેથી તમે સંખ્યા 12 મેળવો છો તેથી તે 6 નો ગુણાકાર 2 12 છે બીજી બાજુ તેથી આ વાસ્તવમાં 2 વડે ગુણાકાર છે બીજી બાજુ જો તમે કેરી દ્વારા RRC રાઇટ રોટેટ કરો છો તો બિટ્સ જમણી બાજુએ શિફ્ટ થાય છે અને તમને 12 ને 2 વડે ભાગવામાં આવે છે તેથી 6 મેળવો તેથી આ ઉપયોગી છે તેથી ઘણી બધી એપ્લિકેશનોમાં તેથી ગુણાકાર અને ભાગાકાર તેઓ 2 ની ઘાત દ્વારા છે અને પરિણામે ખર્ચાળ ગુણાકાર ભાગાકાર કામગીરી કરવાને બદલે તેથી આપણે ઘણી ઓછી સંખ્યા સાથે આ રોટેટ પ્રકારની સૂચનાઓ માટે જઈ શકીએ છીએ અને તેના માટે ઘણી ઓછી ઘડિયાળ ચક્ર જરૂરી છે આ ખાસ કરીને સિગ્નલ પ્રોસેસિંગ એપ્લીકેશન્સ માટે સાચું છે જ્યાં આપણને ઓપરેન્ડના મૂળભૂત તરીકે 2 દ્વારા આવા ઘણા ગુણાકાર અને ભાગાકાર મળ્યા છે તેથી આ સ્વેપ સૂચના છે તેથી નિબ્બલ્સની અદલાબદલી કરશે આ ઉચ્ચ ક્રમાંકિત નિબલ અને નીચલા ક્રમાંકિત નિબલ છે જેમ કે જો તમે એક 72 હેક્સ ખસેડો તો આ ચાર બિટ્સમાં 7 છે આ ચાર બિટ્સમાં 2 છે તેથી જો તમે સ્વેપ સૂચનાનો અમલ કરો તો તેઓનો વિનિમય થશે તેથી a ની સામગ્રી 27 થઈ જશે તેથી તેઓને આ રીતે બદલવામાં આવે છે કેટલાક બીટ લોજિક ઓપરેશન્સ બીટ લેવલ લોજિક ઓપરેશન્સ છે જેમ કે તમે બાઈટને બદલે વ્યક્તિગત બિટ્સનો ઉલ્લેખ કરી શકો છો તેથી તમે વ્યક્તિગત બીટનો ઉલ્લેખ કરી શકો છો જેમ કે ANL C bit તેથી તે આ છે અને થોડીક સાથે લોજિકલ કેરી છે તેવી જ રીતે OR લોજિકલ કેરી વિથ સમ બીટ ક્લિયર કેરી ક્લિયર બીટ કોમ્પ્લીમેન્ટ કેરી કોમ્પલીમેન્ટ બીટ તેથી આ લોજિક બીટ લેવલ લોજિક ઓપરેશન્સ માટે બીટ લેવલ ઓપરેશન્સ છે જેને તમે કહી શકો છો તેથી બીટ એ બીટ એડ્રેસેબલ રેમ સ્થાનોમાંથી કોઈ પણ હોઈ શકે છે અથવા સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર અથવા નું કોઈ સ્થાન હોઈ શકે છે જેથી કરીને આપણે આ બીટ સ્તરની કામગીરી કરી શકીએ અને તે બાઈટ લેવલ ઓપરેશન જેવું જ અહીં આપણે બીટ લેવલની વસ્તુઓ કરી શકીએ છીએ આગળ આપણે શરતી જમ્પની સૂચના બિનશરતી જમ્પની સૂચના પછી શરતી જમ્પની સૂચના અને કૉલ કરો અને પાછા ફરવાની સૂચનાઓ જોઈએ છીએ તેથી બિનશરતી જમ્પ છે તેથી આપણે જોયું છે કે ટૂંકા જમ્પ માટે એક SJMP સૂચના છે તે 8 બીટ 2 ના કોમ્પ્લીમેન્ટ નંબર સાથે સંબંધિત છે તે 128 થી 127 સ્થાન પર જઈ શકે છે પછી આપણને LJMP સરનામું 16 બીટ સરનામું મળ્યું છે જે લાંબો જમ્પ છે અને AJMP છે જે 11 બીટ સરનામું છે તેથી ઓફસેટ 11 બીટ છે તેથી આ શ્રેણી 2 k છે પ્રોગ્રામ મેમરીના 2 k બ્લોકમાં તમે જમ્પ કરી શકો છો આ JMP ADPTR છે તેથી આ લાંબી અનુક્રમિત જમ્પ છે તેથી તે A મૂલ્ય સાથે DPTR ઉમેરવામાં આવશે અને તે મૂલ્ય પ્રોસેસર તે ચોક્કસ સરનામાં પર જશે તેથી તમે આ ફેશનમાં કેટલાક નાના અનંત લૂપ્સ બનાવી શકો છો તેથી વાસ્તવમાં શું થાય છે કે ત્યાં ઘણી બધી માઇક્રોકન્ટ્રોલર એપ્લિકેશનો છે તેથી તેઓ એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશન છે તેથી એમ્બેડેડ સિસ્ટમ્સ જેમ કે તાપમાન મોનિટરિંગ સિસ્ટમ કહે છે તેથી તે ઓરડાના તાપમાનને નિયંત્રિત કરે છે જેથી તે પ્રોગ્રામ તે તાપમાનના મૂલ્યોને સતત સમજશે અને તે મુજબ હીટર અથવા કૂલરને નિયંત્રિત કરશે તેથી તે રીતે તે પ્રોગ્રામ ક્યારેય સમાપ્ત થતો નથી જેથી તે સતત તાપમાનના મૂલ્યોને જુએ છે અને નિયંત્રણ કરે છે જેથી તે પ્રોગ્રામ સમાપ્ત થતો નથી તેથી જો તમે આ પ્રકારના પ્રોગ્રામ્સ પર ધ્યાન આપો તો તમે જોશો કે પ્રોગ્રામ અંતમાં કેટલાક અનંત લૂપ પર પાછા ફરે છે અને તે રીતે તે ચાલુ રહે છે program is small enough then we can have this SJMP type of instruction તેથી તે લાક્ષણિક ઉદાહરણ આના જેવું હોઈ શકે છે તેથી MOV CP3 7 છે તેથી આ પોર્ટ 3 7 બીટ કેરી ફ્લેગ પર આવે છે અને પછી કેરી ફ્લેગને p 1 6 પર ખસેડવામાં આવે છે તેથી પરિણામે આ પોર્ટ 3 બીટ નંબર 7 પોર્ટ 1 બીટ નંબર 6 પર ખસેડવામાં આવે છે અને પછી SJMP શરૂ થાય છે તેથી તે વાસ્તવમાં આ બીટની સામગ્રીને આ પી 1 6 પર સતત નકલ કરે છે તો આ રીતે આપણી પાસે અનંત લૂપ હોઈ શકે છે તેથી SJMP પ્રકારની સૂચના છે તેથી તેઓ મદદરૂપ થઈ શકે છે અને જો આ પ્રોગ્રામ પૂરતો નાનો હોય તો આપણી પાસે આ SJMP પ્રકારની સૂચના હોઈ શકે છે પછી આ મેમરી રી લોકેટેબલ કોડ છે તેથી આ મેમરી ચોક્કસ છે જે ફરીથી શોધી શકાય નહીં તેથી કેટલાક પોર્ટ્સ અહીં જેવા છે તેથી આ કોડ આ ljmp શરૂઆતની જેમ મેમરી વિશિષ્ટ છે તેથી તે 8000 છે તેથી આગલી વખતે પ્રોગ્રામ કોઈ અન્ય સરનામાંથી લોડ થશે તેથી આ ljmp સ્ટાર્ટ યોગ્ય રીતે કામ કરશે નહીં કારણ કે આપણે અગાઉ ચર્ચા કરી છે પરંતુ જ્યારે બીજી તરફ sjmp સૂચના હોય ત્યારે આ જુઓ તેથી આ ફરીથી શોધી શકાય તેવું છે એ અર્થમાં કે આ સૂચનાનું કોડિંગ કરતી વખતે આપણે જોયું છે કે તેથી આપણે આ બિંદુથી તમે જ્યાં જમ્પ મારવા માંગો છો ત્યાં સુધીનું અંતર નોંધીએ છીએ જેથી તે મૂલ્ય સૂચનાના ભાગ તરીકે રાખવામાં આવે છે તેથી તે મૂલ્ય પ્રોગ્રામ કાઉન્ટરમાં ઉમેરવામાં આવશે અને સિસ્ટમ તે સરનામાં પર જશે તેથી આ ljmp સૂચના જેથી તેઓ બિન સ્થાપન કોડ ઉત્પન્ન કરે છે કે જ્યારે આ sjmp સૂચના તેઓ રી લોકેટેબલ કોડ બનાવે છે તેથી આપણી પાસે જમ્પ ટેબલ પણ હોઈ શકે છે તેથી આ dptr જમ્પ કોષ્ટકો છે તેથી રજિસ્ટર્ડમાં કહો કે આપણને આ ઇન્ડેક્સ નંબર મળ્યો છે અને પછી આપણે ડાબી બાજુએ ફેરવીએ છીએ તેથી a ને ડાબે ફેરવો જેથી તે અનુક્રમણિકા નંબરને 2 વડે ગુણાકાર કરશે અને પછી આપણે જમ્પ ટેબલમાં આપણે આ બધા કેસ કેસ 0 કેસ એક કેસ બે કેસ ત્રણ મૂકીએ છીએ તેથી અહીં મુકેલ છે હવે આ દરેક સૂચનાઓ તેઓ 2 બાઇટ્સ લેશે તેથી જો આ જમ્પ ટેબલ સરનામું 9000 છે તો આ a ના દરે છે તેથી પ્રથમ આ ઇન્ડેક્સ નંબર માટે મૂલ્ય 5 છે તેથી 5 નો અર્થ 2 વડે ગુણાકાર થશે તેથી તે 10 છે તેથી પરિણામે તે dptr વત્તા 10 પર જશે તેથી dptr વત્તા 10 વાસ્તવમાં કેસ 5 ને અનુરૂપ હશે કારણ કે આ દરેક ajmp સૂચના 2 બાઇટ્સ લો તેથી તે કેસ 2 બાઈટ નંબર 10 પર હશે અને જમ્પ ટેબલ ઓફસેટથી શરૂ થશે તેથી આપણે આ જમ્પ સૂચનાના માધ્યમથી તમને આ પ્રકારના જમ્પ કોષ્ટકો લાગુ કરી શકીએ છીએ આ JMP 2dptr સૂચના ઉપયોગી છે જ્યારે તમે આ પ્રકારના કોડ લુકઅપ કોષ્ટકોનો અમલ કરી રહ્યાં હોવ પછી આપણે શરતી જમ્પ મેળવ્યા છે તેથી જો કોઈ શરત સાચી હોય તો જ આ સૂચનાઓ જમ્પનું કારણ બનશે અન્યથા પ્રોગ્રામ ચાલુ રહેશે જેમ કે અહીં કહો કે MOV Ap1 અને jz લૂપ છે તેથી આ સતત 0 પર જમ્પ મારશે તેથી જો 0 ફ્લેગ સેટ કરેલ છે તો તે આ લૂપ સૂચના પર આ બિંદુએ આવશે અને પછી તે રજીસ્ટર સામગ્રીને b રજિસ્ટર્ડ સામગ્રી પર ખસેડશે તેથી ત્યાં કોઈ 0 ફ્લેગ નથી વાસ્તવમાં અને જો તમે આ PSW રજિસ્ટરમાં જુઓ તો આપણી પાસે કોઈ સ્પષ્ટ 0 ફ્લેગ નથી તો તે કેવી રીતે તપાસે છે તેથી તે આ સૂચનાનો અમલ કરતી વખતે રજિસ્ટરની સામગ્રી 0 છે કે નહીં તેની તપાસ કરે છે તેથી તે રીતે તે અમુક અર્થમાં સારું છે કારણ કે તે અમુક કામગીરી પર આધારિત નથી તેથી જ્યારે પણ એક્યુમ્યુલેટર સામગ્રી 0 હોય તેથી જો તમે z સૂચનાઓ ચલાવો તો તે જાણશે કે સંચયક 0 છે તેથી આ કિસ્સામાં તે દસ્તાવેજીકૃત પણ છે કે જો 0 ની બરાબર હોય તો લૂપ પર જાઓ તેથી આપણે ક્યારેય એવું નથી કહ્યું કે જો Z ફ્લેગ 0 પર સેટ હોય અથવા લૂપ પર જાઓ તો લૂપ પોઈન્ટ પર જાઓ પરંતુ અન્યથા અન્ય ફ્લેગ વગેરે વહન કરે છે તેથી આપણને PSW રજિસ્ટરમાં અમુક ચોક્કસ બિટ મળી છે પરંતુ 0 ફ્લેગ માટે આપણે આવી કોઈ PSW બીટ નથી તેથી આ જમ્પની વિવિધ સૂચનાઓ છે તેથી jz સંબંધિત સરનામું જમ્પ છે તેથી તેઓ બધા સંબંધિત છે તેથી એક રસપ્રદ બાબત જે તમે શરતી જમ્પ સાથે નોંધો છો તે એ છે કે આ તમામ કન્ડિશનલ જમ્પ તે સંબંધિત જમ્પ છે તેથી તેઓ ઓફસેટ છે તે 256 128 થી 127 કરતાં વધુ હોઈ શકતા નથી તે હંમેશા તે શ્રેણીમાં હોવા જોઈએ તેથી આ JZ JNZ JC JNC તેથી તે બધા જુદા જુદા શરતી જમ્પની સૂચનાઓ છે અને તે તમામ સંબંધિત જમ્પ સૂચનાઓ છે તેથી જો તમારે 256 બાઇટ્સથી આગળ વધવાની જરૂર હોય તો શું તેથી તે કિસ્સામાં તમારી પાસે એક નાનો શરતી જમ્પ અને એક બિનશરતી જમ્પ હોવો જોઈએ તેથી મારો કહેવાનો અર્થ એ છે કે તમે JZ સૂચના મૂકી શકો છો જેમ કે JZ L1 કહે છે અને L1 તમે બીજી જમ્પ સૂચના મૂકી શકો છો તેથી જો તમારે ખરેખર લાંબો જમ્પ મારવો હોય તો તમે એક ljmp કહો L2 મૂકો જ્યાં L2 પ્રોગ્રામમાં ખૂબ દૂર છે તેથી તે અહીં ક્યાંક હશે તેથી આપણે નાના શરતી જમ્પ દ્વારા શું કરીએ છીએ આપણે આ બિંદુ L 1 પર આવીએ છીએ અને તે L1 થી આપણે લાંબો જમ્પ લગાવીને L2 પર આવીએ છીએ તેથી આ એક રસ્તો હોઈ શકે છે કારણ કે આપણી પાસે આ બિનશરતી જમ્પ નથી કારણ કે આ શરતી જમ્પ લાંબા જમ્પ છે તે બધા સંબંધિત જમ્પ છે અને તે ખૂબ જ ટૂંકા જમ્પ છે પછી ત્યાં એક CJNE સૂચના છે અને આ એક ખૂબ જ જટિલ સૂચના છે તે અર્થમાં કે તે A રજિસ્ટરની સામગ્રીને મેમરી સ્થાન સાથે સરખાવે છે તેથી તમે CJNE જેવું કહી શકો છો તમે CJNE A 52hex l જેવું કહી શકો છો આના જેવું કંઈક જ્યાં નોંધાયેલ આ સામગ્રીની મેમરી સ્થાન 52 સાથે સરખામણી કરવામાં આવશે અને જો તે સમાન ન હોય તો a અને 52 સ્થાન જો તે સમાન ન હોય તો સિસ્ટમ સંબંધિત સરનામાં પર જશે અન્યથા તે નહીં તેથી આ રીતે આ એક ખૂબ જ જટિલ સૂચના છે પરંતુ તે ઘણી વખત ઉપયોગી છે જે એક સૂચનામાં આપણે સરખામણી કરી શકીએ છીએ અને કૂદી પણ શકીએ છીએ તે મૂળભૂત રીતે 0 પર જમ્પ છે અને આ સ્થિતિ તપાસી રહી છે તેથી તે બંનેને એક જ સૂચનામાં એકસાથે લેવામાં આવે છે પછી આપણી પાસે આ કન્ડિશનલ છે અને કહો કે આ એક કન્ડિશન જમ્પ ઉદાહરણ છે જેમ કે ઉચ્ચ સ્તરમાં ધારો કે આપણે આ રીતે કામ કરી રહ્યા છીએ અને જો 0 બરાબર સાચું હોય તો LED પર 0 મોકલો એટલે કે LED બંધ થઈ જશે અને જો આપણે કહેવું હોય તો અન્યથા આપણે તેમને 1 LED પર મોકલવા માંગીએ છીએ તેથી LED ચાલુ થશે તેથી જો આપણે 0 ની બરાબર હોય તો શું કરીએ તેથી JZ આગળ નીકળી ગયું તેથી તે લીડ ઓફ પર 0 પર જમ્પ મારે છે લીડ ઓફ લીડ બંધ કરશે તેથી તે આ પોર્ટ p 1 6 ને સાફ કરશે એમ ધારીને કે led એ પોર્ટના બીટ નંબર છ સાથે જોડાયેલ છે અને પછી તેને છોડવા માટે sjmp હશે તેથી તે અન્યથા તે આ પર આવશે તે આ બિંદુ પર આવશે તે આને સાફ કરશે અને 0 પર જમ્પ મારવા માટે આગળ વધો તેથી જો તે 0 નથી તો તે led ચાલુ કરશે એટલે કે als ભાગનો બીજો ભાગ અહીં કોડેડ છે તેથી b p 1 6 સેટ કરો જેથી led ચાલુ થાય પછી તે sjmp સ્કીપ ઓવર છે તેથી તે આ બિંદુ પર આવશે નહિંતર તે આ બિંદુએ આવશે અને તે આ P1 6 ને સાફ કરશે અને પછી આ સૂચના નિરર્થક છે કદાચ તે ફક્ત a થી પોર્ટ 0 વાંચી રહી છે તે રજિસ્ટરમાં પોર્ટ 0 વાંચી રહ્યું છે એવું કંઈક છે પરંતુ તેમાં આ ચોક્કસ નિવેદન કોડના આ ભાગ સાથે કોઈ પત્રવ્યવહાર નથી તે માત્ર એક ઉદાહરણ છે વધુ કન્ડિશનલ જમ્પ સૂચનાઓ આપણી પાસે CJNE ડેટા સંબંધિત સરનામું હોઈ શકે છે જેથી આપણે જોયું છે પછી CJNE Rn તેથી આપણે આ રજિસ્ટરને અમુક ડેટા સાથે સરખાવી શકીએ અને પછી સંબંધિત સરનામાં પર જઈ શકીએ પછી આપણને CJNE મેમરી સરનામું મળ્યું જેમ કે R 0 અને R 1 તેઓ Rn ડેટા સંબંધિત સરનામું સ્પષ્ટ કરી શકાય છે પછી DJNZ ડીક્રીમેન્ટ આરએન અને જમ્પ ઓન નોટ 0 તેથી આ ફરીથી બીજી જટિલ સૂચના છે DJNZ ડીક્રીમેન્ટ અને જમ્પ ઓન નોટ 0 છે તેથી સામાન્ય રીતે જ્યારે તમે એક્ઝિક્યુટિવ હોવ ત્યારે કેટલીક લૂપ સૂચનાઓને તેથી તમે જ્યાં જોયું છે કે આપણે લૂપ કાઉન્ટરને ઘટાડીએ છીએ અને જો લૂપ કાઉન્ટર 0 ન હોય તો આપણે ફરીથી લૂપની શરૂઆતમાં પાછા જઈએ તેથી સામાન્ય રીતે આપણે બે સૂચનાઓનો ઉપયોગ કરવો પડે છે એક ઘટાડાને માટે અને બીજી સરખામણી માટે અને પછી તેના બદલે ત્યાં જમ્પ કરો તેથી આ DJNZ એ એક સૂચના છે જેના દ્વારા તમે રજિસ્ટર મૂલ્યને ઘટાડી શકો છો અને પછી જો રજિસ્ટર મૂલ્ય 0 ન થાય તો તમે સંબંધિત સરનામાં પર પાછા જઈ શકો છો અને પછી આપણને આ DJNZ સીધું સરનામું અને પછી આ સંબંધિત સરનામું મળ્યું છે તેથી સીધું અને આ સંબંધિત સરનામું તેથી અહીં પણ તે જ વસ્તુ તે મેમરી સ્થાન સામગ્રીને ઘટાડશે અને પછી જો સામગ્રી બિનશૂન્ય હશે તો તે સંબંધિત સરનામાં પર જમ્પ કરશે તેથી આ એક પુનરાવર્તિત દેખાવ છે જેમ કે A માટે 0 થી 4 સમાન છે તેથી આપણે અહીં કંઈક એક્ઝિક્યુટ કરી રહ્યા છીએ તેથી આ લૂપ જ્યારે તેને 8051 પ્રોગ્રામ જેવા મશીનમાં પ્રોગ્રામમાં રૂપાંતરિત કરવામાં આવે છે તો તે કંઈક આના જેવો દેખાશે પ્રથમ આ A ને 0 પર સેટ કરવું પડશે તેથી આ સ્પષ્ટ a પછી આ લૂપ બોડી તેથી લૂપ બોડી ચલાવવામાં આવે છે પછી આઈ વેલ્યુ 1 દ્વારા લાગુ કરવામાં આવે છે અને આપણે સરખામણી કરીએ છીએ કે આ a 4 ની બરાબર થઈ ગઈ છે કે નહીં તેથી જો a 4 ની બરાબર નથી તો આપણે આ લૂપ પર પાછા જઈએ છીએ તેથી આ રીતે તે અહીં આ લૂપના વર્તનની નકલ કરે છે અલબત્ત તમે કહી શકો છો કે આ ચોક્કસ ચેક CJNE વગેરે તેથી આ વહેલું કરવું જોઈએ કારણ કે અન્યથા સામાન્ય રીતે આ જૂથ 0 થી શરૂ થયા પછી તે સ્થિતિની તપાસ મેળવે છે પરંતુ આ કિસ્સામાં તે જરૂરી નથી કારણ કે એમ ધારી રહ્યા છીએ કે a તરત જ સુધારેલ નથી તેથી અહીં મૂલ્ય 0 છે તેથી શરૂઆતમાં આ તપાસ કરવાનો કોઈ અર્થ નથી તેથી આ સારું છે તેથી આ ચોક્કસ પોર્ટ માટે સારું કામ કરશે બીજી બાજુ જો તમારી પાસે લૂપ છે જે ઉતરતા માર્ગે જાય છે તેથી A ઇક્વલ ટુ 4 ડાઉન ટુ 0 ડિસેન્ડિંગ લૂપ માટે તો અહીં તમારે આ રીતે કરવાનું છે અને કહીએ છીએ કે આપણે રજિસ્ટર R 0 લઈએ છીએ તેને 4 પર શરૂ કરીએ છીએ અને પછી આપણે કહીએ છીએ djnz R 0 લૂપ તેથી લૂપ કરવા માટે 0 R 0 પર નહીં તેથી તમે તેને આ રીતે કરી શકો છો તેથી આપણને આના જેવા પુનરાવર્તિત લૂપ્સ મળ્યા છે પછી આપણે કોલ અને રીટર્ન સૂચના મેળવી શકીએ છીએ તેથી કોલ જમ્પ જેવો જ છે પરંતુ તે PC વેલ્યુને બ્રાન્ચિંગ પહેલા સ્ટેક પર પણ ધકેલશે તેથી આપણી પાસે બે આવૃત્તિઓ છે જેમ કે આ જમ્પની જેમ આપણને ajmp અને ljmp મળ્યા હતા તેથી આપણને કોલ અને lcall આવ્યા છે તેથી કૉલ ઓફસેટ સરનામું 11 બીટ પહોળું છે તેથી આ PC સરનામું 11 બીટ છે અને lcall એડ્રેસ 16 બીટ પહોળું છે તેથી PC એડ્રેસ 16 બીટ છે તેથી સ્ટેક માં બંને કિસ્સામાં અમલ સમાન છે તેથી કોલના કિસ્સામાં આ સ્ટેક લોડ થઈ જશે તે પ્રોગ્રામ કાઉન્ટર પરથી આગળની કિંમત સાથે પરત કરવા માટે લોડ કરવામાં આવશે અને પછી પ્રોગ્રામ કાઉન્ટરને તે 11 બીટ સરનામાં પર મળશે અને lcall ના કિસ્સામાં આ ફરીથી તે જ વસ્તુ આ પ્રોગ્રામ કાઉન્ટર સાચવવામાં આવશે આગળની પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ રિટર્ન માટે સ્ટેકમાં સાચવવામાં આવશે અને પ્રોગ્રામ કોમ્પ્યુટર 16 બીટ એડ્રેસ સાથે લોડ થશે